નમસ્તે છેલ્લા બે સત્રોમાં આપણે બજેટ વિશે ચર્ચા કરી રહ્યા છીએ તેથી મને લાગે છે કે તમે પહેલેથી જ જાણો છો કે બજેટ એ યોજના તેમજ નિયંત્રણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ તકનીક છે પ્રથમ તમારા લક્ષ્યની યોજના માટે બજેટ ખૂબ સારો આધાર આપે છે લક્ષ્યને વિભાજિત કરવામાં આવે છે અને તે માત્રાના ઉદ્દેશ્ય અથવા આર્થિક માપદંડના રૂપમાં કહેવામાં આવે છે પછી એકંદર લક્ષ્ય કાર્યાત્મક ક્ષેત્રોમાં વહેંચાયેલું છે તેથી અમે માસ્ટર બજેટના આધારે તૈયાર કરીએ છીએ કે આપણે વેચાણ બજેટમાં જઈએ પછી આપણે દરેક કાર્ય માટે બજેટ પર જઈએ અને પછી દરેક કાર્યોનું બજેટ એકબીજા સાથે સારી રીતે સંકલન કરવામાં આવે તેથી છેલ્લા સત્રમાં આપણે ચર્ચા કરી હતી કે જો વેચાણ 24000 છે માટે આપણે સ્ટોક ની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ઉત્પાદન માટે જઈશું તો પછી ઉત્પાદન માટે જે કંઈપણ આવશ્યકતા છે તે મુજબ આપણે કાચા માલની ખરીદી માટે જઇએ છીએ તેથી કોઈ પણ સંસાધનનો વધુ પડતો ખર્ચ થતો નથી તેથી આપણે એ જોવાની કોશિશ કરી કે સ્રોતની ફાળવણી શ્રેષ્ઠ છે અને દરેક વિભાગની કામગીરી બજેટમાં પ્રાપ્ત થયેલ સારી રીતે સંકલિત છે આ એક નિયંત્રણ હેતુ તરીકે પણ કામ કરે છે કારણ કે એકવાર વાસ્તવિકતાઓ તૈયાર થઈ જાય પછી આપણે બજેટની વાસ્તવિક સાથે તુલના કરીએ અને ઝડપી સુધારાત્મક પગલાં લેવાનો પ્રયત્ન કરીએ હું આશા રાખું છું કે તમે આ બધી બાબતોને યાદ કરશો હવે ચાલો આપણે કાર્યાત્મક બજેટમાં વધુ એક પગલું ભરીએ આપણે તૈયાર કરીએ છીએ આ બધા બજેટના આધારે વિવિધ કાર્યો માટેનું બજેટ જેને આપણે રોકડ બજેટ તરીકે ઓળખાય છે તે તૈયાર કરીએ છીએ હવે રોકડ બજેટ એ આગામી ક્વાર્ટરમાં અથવા આવતા 6 મહિનામાં અથવા આવતા 1 વર્ષમાં રોકડ માટેનું અનુમાનિત નિવેદન છે હવે રોકડ બજેટ મુજબ આપણે જાણીશું કે રોકડની ઉપલબ્ધતા શું છે તેથી જો ત્યાં વધારે રોકડ હોય તો આપણે તેને નિષ્ક્રિય રાખવાને બદલે ફળદાયી રીતે રોકાણ કરી શકીએ અને જો રોકડની અછત હોય તો આપણે સમયસર રોકડ માટેની વ્યવસ્થા કરી શકીએ છીએ તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે જો તમે અંતિમ ક્ષણમાં સમયસર વ્યવસ્થા નહીં કરો તો કંપનીને ખ્યાલ આવશે કે ત્યાં રોકડની તંગી છે અને રોકડની તંગીના ઘણા નકારાત્મક પરિણામો છે કારણ કે આપણે આપણા સપ્લાયર્સ અથવા કર્મચારીઓને સમયસર ચુકવણી કરવામાં નિષ્ફળ જઈશું કારણ કે તેઓ નાખુશ હશે કંપની વિશે ખરાબ નામ ફેલાશે ખરાબ કિસ્સાઓમાં એવા પણ કિસ્સાઓ છે કે કંપની નાદાર બને છે કારણ કે જો તે સમયસર લેણદારો અથવા બેંકર્સ ને ચૂકવણી કરવામાં નિષ્ફળ જાય તો તે પક્ષો કંપની વિરુદ્ધ કોર્ટમાં જાય છે અને એવા દાખલા પણ છે કે ખૂબ જ સારી કંપનીઓ પણ નબળી રોકડ અને કાર્યકારી મૂડી વ્યવસ્થાપન કારણે નાદાર થઈ ગઈ છે તેથી કાર્યાત્મક બજેટનો એક ભાગ છે જે રોકડ બજેટ તરીકે ઓળખાય છે તે માત્ર આખા વર્ષ માટે જ રોકડ આવશ્યકતાના વૈજ્ઞાનિક અંદાજ માટેના આધાર તરીકે કામ કરે છે પરંતુ મહિનાના આધારે અથવા ક્વાર્ટર વાઇઝ બરાબર છે હવે આ થોડી કંટાળાજનક ગણતરી ખૂબ મુશ્કેલ નથી પરંતુ તમારે ઘણી ગણતરી કરવી પડશે કારણ કે દરેક બજેટને સમાવિષ્ટ કરવું પડશે આપણે ક્રેડિટની શરતો જોવી પડશે કે ચુકવણી ક્યારે થવાની છે કે લેણદારો દ્વારા ક્રેડિટ અવધિ કેટલી માન્ય છે અથવા આ બધાના આધારે આપણે આપણા ગ્રાહકોને કેટલું ક્રેડિટ આપીએ છીએ તે આપણે રોકડ બરાબર માટે ઉપલબ્ધતાની ગણતરી કરીએ છીએ ચાલો આ રોકડ લઈ લઈએ હું આશા રાખું છું કે તમે તેને હલ કરી શકો છો તેમ છતાં તે પ્રથમ કેસ હોઈ શકે છે તમે તેને કાળજીપૂર્વક વાંચી શકો છો અને તેને હલ કરી શકો છો પરંતુ કૃપા કરીને છાપ કામ લો અને મારી સાથે તેને વાંચવાનો પ્રયાસ કરો બરાબર હવે વૈભવે નવી શરૂ કરેલી કંપનીને જાન્યુઆરીથી રોકડ બજેટ તૈયાર કરવાની ઇચ્છા મર્યાદિત કરી છે નીચેના અંદાજિત આવક અને ખર્ચથી પ્રથમ 6 મહિના માટે રોકડ બજેટ તૈયાર કરો તેથી વેચાણ આ મહિનામાંના દરેક મહિનામાં આપવામાં આવે છે જાન્યુઆરીથી જૂન સુધીના તમામ આંકડા રૂપિયામાં છે તમે જોઈ શકો છો કે વેચાણ ધીરે ધીરે 20000 થી વધી રહ્યું છે પછી 22 28 36 30 અને 40 તેથી વેચાણ સતત વધી રહ્યું છે સામગ્રીની જરૂરિયાત 20 છે પછી તે નીચે ગઈ અને પછી ફરી તેમાં વધારો થાય છે તેથી તેઓએ કાચો માલ વપરાશ બજેટ તૈયાર કર્યું હોત જે અહીં આપેલ છે પછી વેતન માટેનું બજેટ જે વધુ કે ઓછા દરે સતત થોડુંક વધ્યું છે પછી ઉત્પાદન ઓવરહેડ્સ જે ફરીથી કંઈક અવિરત વેચાણ અને વિતરણ ઓવરહેડ્સ છે તેથી અંદાજિત તમામ નફા અને નુકસાનના આંકડા ઉપલબ્ધ છે હવે કેટલીક અતિરિક્ત માહિતી મળી છે કે શરૂઆતમાં 1 લી જાન્યુઆરીએ તેમની પાસે 10000 ની રોકડ રકમ છે નવી મશીનરી ક્રેડિટ પર 20000 પર સ્થાપિત થયેલ છે અને તે માર્ચ અને એપ્રિલમાં બે હપ્તામાં ચૂકવવાની છે વેચાણ આયોગ એક મહિનામાં ચૂકવવાના કુલ વેચાણના 5 ટકા છે તો 10000 રૂપિયા શેરની ફાળવણીની રકમ માર્ચ મહિનામાં મળી શકે છે તેથી હું આશા રાખું છું કે જ્યારે તમે શેર ફાળવણી વિશે જાણતા હોવ ત્યારે જ્યારે કોઈ કંપની શેરો જારી કરે છે ત્યારે ઘણા લોકો શેરો માટે અરજી કરવાની રીત દ્વારા રુચિ બતાવે છે પછી કંપની તેમને શેર ફાળવે છે અને આગળના હપ્તા તેઓ શેર ફાળવણીના નાણાંના રૂપમાં ચૂકવે છે તેથી માર્ચ મહિનામાં કંપનીઓને શેરહોલ્ડરો પાસેથી 10000 પ્રાપ્ત થવાની સંભાવના છે શેર મૂડીની સાથે તેઓ શેર પ્રીમિયમ પણ ચૂકવશે તેથી શેરનું ફાળવણી સાથે 2000 જેટલું શેર પ્રીમિયમ પણ મેળવવામાં આવે છે બીજા શબ્દોમાં કહીએ તો આપણે 10 વત્તા 2 પ્રાપ્ત કરીશું જે માર્ચ મહિનામાં 12000 છે પછી આ ક્રેડિટ અવધિ ખૂબ મહત્વપૂર્ણ છે સપ્લાયર્સને ક્રેડિટની અવધિ 2 મહિના છે ગ્રાહકોને ક્રેડિટનો સમયગાળો 1 મહિનો છે ઓવરહેડ્સની ચુકવણીમાં વિલંબ 1 મહિનો છે વેતન ચુકવણીમાં વિલંબ એ અડધો મહિનો છે ધારો કે રોકડ વેચાણ કુલ વેચાણના 50 ટકા છે તેથી વેચાણમાંથી 50 ટકા રોકડ 50 ટકા ક્રેડિટ પર છે હવે આ બધી માહિતી સાથે રોકડ બજેટ તૈયાર કરવાનો પ્રયાસ કરો તમે તૈયાર છો બરાબર મેં તમને કહ્યું તેમ તમારી પાસે છાપ કામ હોવું આવશ્યક છે તે કાળજીપૂર્વક દરેક વસ્તુને ચિહ્નિત કરતા રહેવું જોઈએ તેથી આપેલ વેચાણ અને ખર્ચમાંથી કઈ રકમ ચૂકવવાપાત્ર છે તેમાંથી આપણે કયા મહિનામાં ગણતરી કરીશું અને પછી બજેટ બનાવવું પડશે તેથી તમારી સરળતાએ તમને ફક્ત એક માળખું બતાવ્યું છે 6 મહિના માટે રોકડ બજેટ તૈયાર કરો તેથી આપણે 7 કોલમ વિગતો બનાવવાની જરૂર છે અને પછી જાન્યુઆરીથી જૂન ફક્ત તમને એક સંકેત આપવા માટે હું તમને શરૂઆતમાં ઉદઘાટન સંતુલન આપીશ તે આપવામાં આવ્યું હતું કે ઉદઘાટન 10000 ને સંતુલિત કરે છે મારા દ્વારા ગણતરીના મહિનાઓ માટે આ બેલેન્સ છે પરંતુ મને નથી લાગતું કે તમને તેમની જરૂર છે તેથી હું તેમને છુપાવીશ સરસ પરંતુ તમારી પાસે જાન્યુઆરી માટે ઓપનિંગ બેલેન્સ છે જે આપવામાં આવે છે હવે રસીદો અને ખર્ચ માટે અનુમાન લગાવવાનું ચાલુ રાખો અને ઉપલબ્ધ માહિતી સાથે તમે રોકડ બજેટ બરાબર બનાવી શકો છો તેથી આપણી પાસે બેલેન્સ ખુલી છે હવે જ્યાં સુધી આવકની વાત છે આપણી મોટી આવક છે દેખીતી રીતે વેચાણ હવે તેમાંથી આપણે બે પ્રકારની રસીદ મળે છે કે આપણે રોકડ વેચાણ થયું છે જે વેચાણનું 50 ટકા છે અને બાકીનું 50 ટકા ક્રેડિટ વેચાણ છે બરાબર તેથી આપણે અહીં બે વસ્તુઓ ઉમેરીશું રોકડ વેચાણ 50 ટકા દેવાદારો પાસેથી સંગ્રહ કરેલ જે પૈસા છે જે ક્રેડિટ વેચાણથી આગામી સ્લાઇડ્સમાં આવશે કારણ કે તેઓ જુદા જુદા મહિનામાં આવશે હવે ચાલો આપણે વેચાણ પર જઈએ વેચાણ 20 22 28 અને તેથી વધુ છે હવે જો તમે ફક્ત જાન્યુઆરી માં 20000 નું વેચાણ કરો છો તો તમને તેમાંથી ક્યારે રોકડ મળશે આપેલા ડેટા મુજબ ધારો કે રોકડ વેચાણ કુલ વેચાણના 50 ટકા છે તેનો અર્થ એ કે 20000 માંથી રોકડ વેચાણ 10000 છે જે તમને તે જ મહિના માં એટલે કે તાત્કાલિક મહિનામાં પ્રાપ્ત થશે અને બાકીના 50 ટકા જે 10000 બાકી છે તે ગ્રાહકોને ક્રેડિટ પર વેચવામાં આવે છે ગ્રાહકને આપવામાં આવતી ક્રેડિટની અવધિ 1 મહિનાની છે ઠીક તેથી 20 માંથી 50 ટકા તે જ મહિનામાં 10 પ્રાપ્ત થયા છે બાકીના 10 એક મહિનાની અંતરાલ સાથે પ્રાપ્ત થશે તેથી આપણે તેને ક્રેડિટ પર વેચીશું આપણે તે ચોક્કસ મહિનામાં કંઇ પ્રાપ્ત થશે નહીં પરંતુ આપણે તેને આવતા મહિનામાં પ્રાપ્ત કરીશું તમને સમજાય છે બરાબર કેટલાક ખરાબ દેવું અને આરડીડી અને તેથી વધુ હોઈ શકે છે પરંતુ આ પ્રકારની કોઈ જટિલતાઓને રોકડ માટેના કુલ વેચાણમાંથી બાકીના ટકાની ગણતરીમાં ખૂબ જ સરળ ગણતરી આપવામાં આવતી નથી અને બાકીની રકમ ક્રેડિટ પર વેચવામાં આવશે જે 1 મહિનાના પછી પ્રાપ્ત થશે બરાબર તેથી તે ખૂબ જ સરળ છે તમે જાણો છો કે કુલ વેચાણ તે 20 માંથી 50 ટકા છે જે 10 છે તે અહીં આવશે હવે તમારી સમજણ માટે આ બધું કરો હું અહીં વેચાણને ફક્ત પેસ્ટ કરી રહ્યો છું તેને હવે લખો નહીં આ ફક્ત તમારી ગણતરી ખાતર છે તેથી મેં શરતો મુજબ તમારું વેચાણ આ રીતે લખ્યું છે તે જ મહિનામાં 50 ટકા પ્રાપ્ત થશે બાકીના મહિનામાં 50 ટકા તેથી હવે ફેબ્રુઆરી મહિનામાં કેટલું હશે માર્ચમાં 11000 અને બાકીના 11000 ગ્રાહકો પાસેથી પ્રાપ્ત થશે તેથી હું આશા રાખું છું કે તમને તે ખૂબ જ સરળ મળશે તેથી 14 14 તેથી તે જ રીતે લખવાનું ચાલુ રાખો તે જ મહિનામાં એપ્રિલમાં 18 માર્ચ માં બાકી 15 બાકીના 15 અને 20 તે 20 જુલાઇમાં જશે જે આપણે રેકોર્ડ કરી રહ્યાં નથી તે તમને મળી રહ્યું છે કૃપા કરીને મારી સાથે તે લખો ફક્ત બેસો નહીં અને કેસ જુઓ નહીં તેથી આ રોકડ વેચાણ અને ક્રેડિટ વેચાણ છે હવે હું તેને દૂર કરીશ આને હવે આવશ્યક નથી હું પછીથી તમારી સમજ માટે તેને અલગ રંગમાં મૂકીશઅને પછી દૂર કરીશ જો તમે ખૂબ મૂંઝવણમાં મુકાતા હોવ તો તમે નીચે એક અલગ વર્કિંગ નોટ બનાવી શકો છો પરંતુ મને લાગે છે કે તે જરૂરી નથી કારણ કે તે 50 ટકા છે 50 ટકા તમે તેને સીધા જ રોકડ બજેટમાં લખી શકો છો હવે કોઈ અન્ય રસીદ છે જવાબ છે હા ત્યાં શેર પ્રીમિયમની સાથે શેર ફાળવણીમાંથી કેટલાક પૈસા પ્રાપ્ત થયા છે તેથી કેસ પર જાઓ કે કેટલા પૈસા પ્રાપ્ત થશે શેરના ફાળવણીના રૂ 10000 અને 2000 ના પ્રીમિયમ સાથે માર્ચમાં પ્રાપ્ત થયુ છે તેથી શેર ફાળવણી તે એક જ વાર મળશે જે છે માર્ચ મહિનામાં બાકીના મહિનામાં ડેશ કરવામાં આવે છે બરાબર બીજી કોઈ રસીદ છે મને લાગે છે કે ત્યાં બીજી કોઈ રસીદ નથી પરંતુ મશીનરી ઉપરાંત અન્ય કેટલાક ચુકવણી ખર્ચ પણ છે તેથી તમે હવે કુલ ચુકવણી કરી શકો છો મને માફ કરજો રસીદો હવે આ 10000 વત્તા 10000 તેથી કુલ 20000 છે ફેબ્રુઆરી મહિનામાં તમને 39 કેવી રીતે મળ્યું ખરેખર તમે મેળવી શકશો નહીં કારણ કે તે એ પ્લસ બીA B છે એ હજી સુધી તમને ખબર નથી કે આપણે ગણતરી કરીશું અને પછી તમને ખબર પડી જશે બરાબર તેથી હું આ વેચાણને દૂર કરીશ મને લાગે છે કે હવે તમારે તેની જરૂર નથી બરાબર હવે ચુકવણી પર જાઓ હવે પ્રથમ ચુકવણી કઇ છે સામગ્રી જેથી તમને બધા મહિના માટે મટિરિયલ કોસ્ટ આપવામાં આવે ચુકવણીની શરતો કેવી છે તે આપવામાં આવે છે કે સપ્લાયર્સ દ્વારા માન્ય ક્રેડિટનો સમયગાળો 2 મહિનાનો છે તેથી 20 ની જાન્યુઆરીમાં ખરીદી તમારે જાન્યુઆરીમાં ચૂકવવાની રહેશે નહીં તમારે ફેબ્રુઆરીમાં પણ ચૂકવણી કરવાની જરૂર નથી તમે માર્ચ મહિનામાં તેને સીધી ચૂકવણી કરી શકો છો બરાબર તેથી જો તમે સામગ્રી ખર્ચ માટે જાઓ છો ત્યાં એક પંક્તિ ઉમેરો જાન્યુઆરીમાં સામગ્રીની ચુકવણી નથી ફેબ્રુઆરીમાં કોઈ ચુકવણી નથીમાર્ચ મહિનામાં સીધા 20000 લખો તેથી જો તમે અહીં જાઓ છો તો તમને 20 14 14 22 20 25 મળ્યા છે તેથી આ ચાર રકમ ફક્ત માર્ચની શરૂઆતથી જ ચૂકવવામાં આવશે માર્ચ એપ્રિલ મે અને જૂન તેથી કૃપા કરીને હવે તેને અહીં 20 14 14 22 લખો હવે હવે પછીનું વેતન છે હવે વેતન માટેની ચુકવણીની શરતો શું છે વેતન બધા મહિનાઓ માટે આપવામાં આવે છે શું તમે તે જ મહિનામાં વેતન ચૂકવો છો જે તેઓએ આપ્યું છે કે વેતનની ચુકવણીમાં વિલંબ અડધો મહિનાનો છે તો તમે કેવી રીતે ગણતરી કરી શકશો બીજા શબ્દોમાં કહીએ તો અડધા વેતન તે જ મહિનામાં ચૂકવવામાં આવશે બાકીનો અડધો ભાગ આવતા મહિને ચૂકવવામાં આવશે તેથી જાન્યુઆરીના 4000 માંથી જાન્યુઆરીમાં 2000 ચૂકવ્યા હતા બાકી ના ફેબ્રુઆરીમાં 2000 અને આ રીતે હવે તમારી સરળતા માટે અમને અહીં એક નાનકડી વર્કિંગ નોટ બનાવવામાં આવી છે જો જરૂરી હોય તો તમે વર્કિંગ નોટ પણ બનાવી શકો છો તેથી મેં વેતન લખ્યું છે પછી તે જ મહિનામાં 50 ટકા અથવા અધિકાર પગારની ગણતરી કરી આપી દો પછીના મહિનામાં 50 પગાર આપી દો બરાબર તેથી આ બધા મહિના માટે આ વેતન છે જે 4000 શરૂ થાય છે 50 ટકા તે જ મહિનામાં ચૂકવવાના છે તેથી 2000 અને બાકીના 50 ટકા 2000 લેગ સાથે પ્રિપેઇડ કરવાનું છે જે આવતા મહિનામાં છે બરાબર તેથી આ 4000 એ 2000 અને 2000 માં ભાંગી જાય છે 4400 એ 2200 અને 2200 માં ભાંગી જાય છે આવતા મહિનામાં અડધા અડધા આજ મહિનામાં અડધા આગામી મહિનામાં મેળવવામાં આવે છે તેથી હવે કુલ બનાવો તેથી મને લાગે છે કે કુલ વેતન નો આંકડો દેખાતો નથી તેથી મૂળભૂત રીતે તમારે કુલ 2000 અને શૂન્ય લેવું પડશે તેથી તે 2000 થઈ જશે હું ફક્ત નકલ કરીશ બરાબર તેથી જાન મહિનામાં તમે ફક્ત અડધા વેતન ચૂકવો છો અને ફેબ્રુઆરીથી તે જ મહિનાનો અડધો ભાગ આવતા મહિનાનો અડધો ભાગ તેથી મહેરબાની કરીને વેતન સંબંધિત આકૃતિઓ અહીં લખો તમે તેને સરસ કરવામાં સક્ષમ છો તેથી આ બધા આંકડાઓ અહીં ગણવામાં આવે છે હવે આગળનું એક ઓવરહેડ્સ જો કે ઓવરહેડ્સ ચૂકવેલ ઓવરહેડ્સ ખૂબ જ સરળ છે ત્યાં એક મહિનાની ચુકવણીમાં વિલંબ થાય છે તેથી આ મહિનાના ઓવરહેડ્સનો સમય સીધો જ આવતા મહિનામાં ચૂકવવામાં આવે છે તેથી પહેલા મહિના જાન્યુઆરીમાં ચૂકવશો નહીં તમે ફેબ્રુઆરીમાં જાન્યુઆરીના ઓવરહેડ્સ ચૂકવશો તેથી તમે ફક્ત આ બધા આંકડાઓ આવતા મહિનામાં લખી શકો છો તેથી જાન્યુઆરીના પ્રથમ મહિનામાં આડઅસર થશે અને ફેબ્રુઆરી મહિના થી ઓવરહેડ્સની ચૂકવણી થશે જે જાન્યુઆરી ના 4000 ફેબ્રુઆરીમાં ચૂકવવામાં આવશે 4200 માર્ચમાં ચૂકવવામાં આવશે અને આ રીતે બંને ઉત્પાદન ઓવરહેડ્સ તેમજ વેચાણ અને વિતરણ ઓવરહેડ્સ માટે આ જ રીતબરાબર સમજો છો હું ફક્ત આકૃતિઓ અથવા શીર્ષકને યોગ્ય રીતે લખીશ હું આશા રાખું છું કે તમે તેને મારી સાથે ઠીક કરી શકશો તેથી કુલ ઓવરહેડ્સ ઉત્પાદન તેમજ વેચાણનું વિતરણ ઓવરહેડ આ આંકડા છે તમે અહીં જઈ શકો છો અને દરેક મહિના માટેનો કુલ ઓવરહેડ ટ્રાન્સફર કરવામાં આવે છે અને આવતા મહિનામાં ચૂકવણી કરવામાં આવે છે હવે અન્ય કોઈપણ ચુકવણી સામેલ છે ફક્ત કેસને ધ્યાનથી વાંચો મશીનરી માટેની કેટલીક વધુ ચુકવણીઓ છે અને કમિશન માટે ચૂકવણી પણ કરવાની છે તેથી વેચાણના કમિશન ની કુલ વેચાણના પાંચ ટકાના દરે એક મહિનાની અંદર ચૂકવણી કરવાની રહેશે તેથી જો તમે વેચાણ પર નજર નાખો કે જે જાન્યુઆરી માટે 10000 છે તો તમારે વેચાણ કમિશન ચૂકવવાની જરૂર છે તેથી આગામી ચુકવણી જે વેચાણ કમિશન છે તે 5 ટકા કહેવામાં આવ્યું છે કે તે એક મહિનાની અંદર ચૂકવવામાં આવશે તેનો અર્થ એ કે તેની મહિનાના અંતરાલ સાથે ચૂકવણી કરવી પડશે જે તે જ મહિનામાં નહીં જે આવતા મહિનામાં હોય તેથી વેચાણ પર જે જાન્યુઆરી 5 ટકાના આયોગમાં 20000 હતું તેથી 20000 માં 5 ટકા તેનો અર્થ એ કે 1000 ફેબ્રુઆરી મહિનામાં ચૂકવવામાં આવશે તેથી મેં તેને અહીં વેચાણ કમિશન 5 ટકાના દરે કહ્યું છે અને તે આવતા મહિનામાં લખો તેથી જાન્યુઆરીમાં કઈ નહિ ફેબ્રુઆરીમાં 1000 અને તેવી રીતે બરાબર તેથી આ વેચાણનો આંકડો લો અને તેમાંથી 5 ટકા લો તમે તે કરવા સક્ષમ છો જો તમે વેચાણના આંકડાને જોવા માંગતા હો તો હું ફક્ત તેને એક નજર દેખાડી શકું બરાબર તે દરેક વેચાણના આંકડા પર 5 ટકા છે કોઈપણ અન્ય ખર્ચ અથવા ચુકવણી હા કારણ કે તમારે મશીનરીની ખરીદી માટે પણ ચૂકવણી કરવી પડશે હવે કેટલી રકમ છે તે આપવામાં આવ્યું છે કે સ્થાપિત કરેલી કુલ મશીનરી 20000 છે અને તેને માર્ચ અને એપ્રિલ માં બે સમાન હપ્તામાં ચૂકવવામાં આવશે તેથી માર્ચ મહિનામાં 10000 એપ્રિલ મહિનામાં 10000 આ કુલ રકમ છે જે ચૂકવવામાં આવે છે હવે બધી ચુકવણીઓ સમાપ્ત થઈ ગઈ છે કે કેમ તે ચકાસણી કરી છે કે અન્ય કોઈ ચુકવણી બાકી છે કે કેમ પરંતુ મને લાગે છે કે કુલ બધી ચૂકવણી થઈ ગઈ છે તેથી જાન્યુઆરીમાં 2000 ની એકમાત્ર ચુકવણી છેઅન્ય મહિનાઓમાં જે કુલ 9200 39800 લે છે અને તેથી વધુ તમે તેને મેળવવા માટે સક્ષમ છો તેથી તમે સમજી શકો છો કે ક્રેડિટની ઉપલબ્ધતાને કારણે જાન્યુઆરીમાં ચુકવણી ખૂબ ઓછીમાત્ર વેતનના અડધા ભાગની હતી ફેબ્રુઆરીમાં પણ તે સંચાલન ખર્ચમાં પ્રમાણમાં ઓછી હતી પરંતુ માર્ચથી ત્યાં ઘણી બધી રોકડની જરૂરિયાત હતી ખાસ કરીને કારણ કે માલ 2 મહિનાની અંતરાલ સાથે ચૂકવવાની હોય છે આપણે મશીનરીઓ વગેરે માટે પણ ચૂકવણી કરવી પડી હતી તેથી માર્ચ એપ્રિલથી કુલ ચૂકવણી ફરી ઉચી હતી આ મે માં થોડો ઓછો હતો અને ફરીથી જૂન મહિનામાં વધારો હવે રોકડની ઉપલબ્ધતા જુઓ દરેક મહિના માટે સૌ પ્રથમ બેલેન્સની ગણતરી કરો તેથી તમે કેવી રીતે બેલેન્સ જાણી શકશો કારણ કે તમે શરૂઆતના બેલેન્સ 10 ને જાણો છો જાન્યુઆરી મહિના માટે તમે લઈ શકો છો ઉપલબ્ધ રોકડ રકમ 20 બાદ 2 તેથી જાન્યુઆરીનું ક્લોઝિંગ બેલેન્સ 18 છે જે બંધ બેલેન્સ ફેબ્રુઆરી મહિનાનું પ્રારંભિક બેલેન્સ હશે હવે 18 વત્તા 11 વત્તા 10 તેથી કુલ 39 છે ફેબ્રુઆરીમાં ગણતરી કરો ક્લોઝિંગ બેલેન્સ 29800 છે તમે તેને મેળવી રહ્યા છો 39 બાદ બધા x કુલ ચૂકવણી જે 9200 છે હવે આ 29800 જુઓ કે રોકડની ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો થયો છે પહેલા તે 18 હતી પછી 29800 જે માર્ચ માટેનો પ્રારંભિક સિલક બની જશે હવે માર્ચમાં કુલ ઉપલબ્ધ રોકડ 66800 બાદ ચૂકવણી તેથી સંતુલન હવે 27 છે તમે અહીં જોઈ શકો છો માર્ચની શરૂઆતમાં ઉપલબ્ધતા પહેલાથી જ ઉચી હતી તેથી જો કે ચુકવણીમાં વધારો કરવાની જરૂરિયાત સંતુલન નોંધપાત્ર પ્રમાણમાં નીચે જવા દેતા વિના તેઓ સરળતાથી મેનેજ કરી શકશે તેથી એપ્રિલ માટે હવે પ્રારંભિક બેલેન્સ 27 છે જે કુલ 59 છે ચુકવણીઓ 343૦૦ છે તેથી બંધ બેલેન્સ 247૦૦ છે હવે24700 લઈ એ અને બીનો કુલ હિસ્સો 577૦૦ ની છે હાલમાં ઉપલબ્ધતા થોડી ઓછી થઈ ગઈ છે પરંતુ ચુકવણી પણ નીચે ગઈ હોવાથીહાથમાં રહેલી સંતુલન વધ્યું છે 33૧૦૦ એ તેને પ્રારંભિક બેલેન્સ તરીકે લે છે તેથી અંતિમ બંધ બેલેન્સ હવે 36000 છે તમે તેને મેળવવા માટે સક્ષમ છો આ રીતે રોકડ બજેટ તૈયાર કરવાનું છે તમને ખ્યાલ આવશે કે આ અગાઉના તમામ બજેટ્સ પર આધારિત છે તેથી તમારે વિવિધ કાર્યાત્મક બજેટ્સ બનાવવું પડશે કારણ કે તે બજેટ્સમાં વિવિધ ચુકવણીઓ શામેલ છે અને તેમાંથી કેટલાક તમને રોકડ આપે છે તેથી પ્રથમ અન્ય કાર્યાત્મક બજેટ બનાવવામાં આવે છે અને અંતે રોકડ બજેટ બનાવવામાં આવે છે આ બજેટ ખાસ કરીને નાણાંના ક્ષેત્રમાં રોકડ સંચાલન અને કાર્યકારી મૂડી વ્યવસ્થાપન માટે ખાસ ઉપયોગી છે તેથી આ કંપનીને રોકડની સ્થિતિનો અંદાજ લગાવવા અને તે મુજબ રોકડની ઉપલબ્ધતા બનાવવા માટેના નાણાકીય કાર્ય તરીકે ઓળખાય છે હવે આ બજેટની કવાયત કંપનીના નાણાકીય સંચાલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ ઇનપુટ બની છે તેથી આ સાથે અહીં અટકશું